ઈન્ટરવ્યુ લેનાર નમસ્તે આપનું નામ ઈન્ટરવ્યુ આપનાર દેવદત દાસ ઈન્ટરવ્યુ લેનાર દેવદત દાસ ઈન્ટરવ્યુ આપનાર હા ઈન્ટરવ્યુ લેનાર દેવદત શું આપ મને સંક્ષિપ્તમાં આપનો પરિચય આપી શકો છો ઈન્ટરવ્યુ આપનાર હું કલકત્તાથી છું હું પૂનાની સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ થી એમબીએ ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ કરી રહ્યો છું હું ત્રણ મહિનાથી અહીં છું અને મને આ અભ્યાસક્રમમાં ખરેખર મજા આવી રહી છે વ્યયસાયિક તેમજ વાસ્તવિક જીવનમાં સમસ્યાનો કઈ રીતે સામનો કરવો અને તેનો ઉકેલ લાવવા વિશેના ઘણા પાસાઓમાં આ અભ્યાસક્રમ મને ઉપયોગી છે ઈન્ટરવ્યુ લેનાર શું હું આપની ઉંમર જાણી શકું ઈન્ટરવ્યુ આપનાર હા હું 26 વર્ષનો છું ઈન્ટરવ્યુ લેનાર 26 ઈન્ટરવ્યુ આપનાર હા ઈન્ટરવ્યુ લેનાર દેવદત મૂળભૂત રીતે આપણે આઈ ટી તરફના સોલ્યુશન પર કામ કરી રહ્યા છીએ લોકો કઈ રીતે અને ક્યાં લખે છે લેખનની આસપાસ કઈ પ્રવૃતિઓ છે આ માટે આપને થોડા પ્રશ્નો ઈન્ટરવ્યુ આપનાર હા ઈન્ટરવ્યુ લેનાર તો આપને શું લાગે છે કે આપ કેટલી વાર લખો છો ઈન્ટરવ્યુ આપનાર હું વારંવાર લખતો નથી જેમ કે આજકાલ મોટેભાગે લેપટોપ માં ટાઇપ કરવું પડે છે પરંતુ હું કશુંક લખવાનું પસંદ કરું છું પરંતુ મારા વિચારો અને લાગણીઓ દરેક સમયે મને તે લખવા માટે યોગ્ય ઉપકરણ મળતું નથી તેથી હું વિચારું છું કે પેન અને કાગળ એ વસ્તુઓ લખવા માટે શ્રેષ્ઠ છે ઈન્ટરવ્યુ લેનાર તો આપ કહી રહ્યા છો કે આપ વારંવાર નથી લખતા પરંતુ અમુક પ્રકારના વિચાર આવે ત્યારે જ ઈન્ટરવ્યુ આપનાર હું મારી નોંધપોથી મોટાભાગે મારી સાથે રાખું છું અને તેથી હું મુદ્દાઓ નોંધી લઉં છું ઈન્ટરવ્યુ લેનાર તો આપ મોટે ભાગે નોંધપોથીમાં લખો છો ઈન્ટરવ્યુ આપનાર હા પરંતુ કેટલીક જગ્યાએ હું મારો થેલો સાથે નથી રાખી શકતો તેથી હું મારા મોબાઇલ ફોન માં લખું છું એવા સમયે તે ખૂબ અનુકૂળ છે પરંતુ રોજિંદા વસ્તુ લખવા માટે લેપટોપ એટલું અનુકૂળ નથી પરંતુ મોબાઇલ ફોનમાં સંદેશમાં હું તે વસ્તુઓ લખુ છું ઈન્ટરવ્યુ લેનાર તો મોબાઇલ ફોનમાં આપ કોઈ એપ્લીકેશન નો ઉપયોગ કરો છો ઈન્ટરવ્યુ આપનાર હું નોટ કરીને એક એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો ઈન્ટરવ્યુ લેનાર નોટ ઈન્ટરવ્યુ આપનાર ત્યાર બાદ મેં થોડા ઘણા મોબાઈલ બદલ્યા છે અને પછી મેં કોઈ એપ્લિકેશન ઇન્સટોલ નથી કરી હું તેને સંદેશમાં લખું છું ફાવે તેમ ક્રમ આપું છું અને તેને ડ્રાફ્ટ બોક્સ માં સાચવું છું ઈન્ટરવ્યુ લેનાર આપે ઉલ્લેખ કર્યો તેમ શું આપ નોંધપોથી કે રોજનીશી સાથે રાખો છો ઈન્ટરવ્યુ આપનાર હાવર્ગમાં હું હંમેશા સાથે રાખું છું ઈન્ટરવ્યુ લેનાર વર્ગમાં ઈન્ટરવ્યુ આપનાર હા હું હંમેશાં સાથે રાખું છું પરંતુ મારા મોટા ભાગના મિત્રો પુસ્તકો અને બધું સાથે રાખે છે ઈન્ટરવ્યુ લેનાર નોંધો ઈન્ટરવ્યુ આપનાર હા તેઓ મોટે ભાગે લેપટોપ માં ટાઇપ કરે છે અને તેઓના માટે સારું છે પરંતુ હું વ્યક્તિગત રીતે હજી પણ કાગળ પર વસ્તુઓ લખવાનું પસંદ કરું છું ઈન્ટરવ્યુ લેનાર તો શું આપને એવું લાગે છે આપે કહ્યું કે આપ નોંધપોથી સાથે રાખો છો આપ એ નોંધોનો ખરેખર કેટલો ઉપયોગ કરો છો ઈન્ટરવ્યુ આપનાર હા દરેક વર્ગમાં હું તેનો ઉપયોગ કરું છું જેમ કે કઈં લખું છું આજકાલ કોઈક વખત જ પણ પહેલા હું મોબાઈલ ફોન માં લખતો હતો પરંતુ આજકાલ હું લખવાનું પસંદ કરું છું કારણ કે હું વારંવાર મોબાઈલ બદલું છું તો હું માનું છું કે ક્યારેક માહિતી ગમ થઇ જાય છે તેથી હું નકલ રાખું છું હું તે પૃષ્ઠોના ચિત્ર લઇ લઉં છું અને ડ્રાઇવ માં મૂકું છું ઈન્ટરવ્યુ લેનાર બરાબર ઈન્ટરવ્યુ આપનાર જેથી તે હંમેશા ત્યાં રહે ઈન્ટરવ્યુ લેનાર તો આપ કહી રહ્યા છો કે આપ નોંધપોથીમાં જે લખો છો તેના ચિત્ર લઇ લો છો ઈન્ટરવ્યુ આપનાર સાચું કારણ કે ડાયરીમાં હું ક્યારેક દોરી કરી શકું છું કેટલીક વાર જ્યારે હું લખું છું જ્યારે હું સંદેશા લખું છું ત્યારે એવું થાય છે કે મારી પાસે થોડા સમયમાં બધી વસ્તુઓ લખવાનો સમય નથી તેથી હું ચિત્ર દોરું છું અને તેને કોષ્ટક કે કશાક સાથે જોડુ છું જેથી તે હંમેશ ઉપલબ્ધ રહે તો હું તે વસ્તુ લખીશ ઈન્ટરવ્યુ લેનાર આગળ આપ જયારે પરીક્ષાની તૈયારી કરો છો તેની પ્રક્રિયા વિષે અમને કહી શકો કલ્પના કરો કે બીજે દિવસે આપની પરીક્ષા છે અને આપ એક દિવસ પૂર્વે જ તૈયારી શરુ કરો છો આપ અમને તે સમજાવી શકો ઈન્ટરવ્યુ આપનાર હા મહત્ત્વનું એ છે કે હું જાણું મારે જાણવું જોઈએ કે અભ્યાસક્રમ જેવું મહત્વનું શું છે તેઓ શું પૂછશે કયા પ્રકારના પ્રશ્નો પૂછશે ઈન્ટરવ્યુ લેનાર તો મૂળભૂત રીતે આપ જાણવા માગો છો કે આપ શું કરવા જઇ રહ્યા છો ઈન્ટરવ્યુ આપનાર હા પ્રથમ તે બધી અને ત્યાર પછીની બાબતોને ઓળખવી હું ઇન્ટરનેટ પર શોધું કે તેઓ દ્વારા પુછાતા સૌથી સામાન્ય પ્રશ્નો કયા છે મારી પાસે ખૂબ જ ઓછો સમય હોય છે તેથી હું એક જ સમયમાં આખી વિભાવના વાંચી શકતો નથી ઈન્ટરવ્યુ લેનાર ખરું ઈન્ટરવ્યુ આપનાર તમામ મહત્વપૂર્ણ ખ્યાલ જાણ્યા પછી હું તેને યુટ્યૂબ ઉપર તપાસું છું જેમ કે વિડિઓ મને ઘણું ખરું વાંચવાની જગ્યાએ વસ્તુઓ વિડીયો ઉપર શીખવાની આદત છે અને હા લોકો છેલ્લે અહીંયા ત્યાં જાય છે હું ખરેખર છેલ્લા સમય સુધી એવું કરતો નથી હું વિડિઓઝ અને બીજા ઘણા બધા સ્ત્રોતો શોધું છું જે લોકો એવું કહે છે કે આ પ્રકારની વસ્તુઓ મહત્વપૂર્ણ થઈ શકે જેમ કે વિડિઓ અને એવું બધું એ લોકોને ખ્યાલ હોય છે કે એવી કઈ મહત્વની બાબતો છે જે કંમ સે કમ આપ ને સારા ગુણ લાવવામાં સહાયરૂપ નીવડી શકે અસાધારણ રીતે સારા ગુણ એ કમ સે કમ આપને પરીક્ષામાં ઉતીર્ણ થવામાં સહાય કરી શકે જેથી આપને એ બાબતનો ખ્યાલ આવી શકે અમે લોકો હું તે એક રાતમાં કરી શકું છું પ્રત્યેક પ્રકરણ 1 2 માંથી મહત્વના પ્રશ્નો કયા છે તે જોવું જોઈએ ઈન્ટરવ્યુ લેનાર તો મૂળભૂત રીતે આપના માટે તૈયારી કરવા સૌથી મહ્ત્વનો સ્ત્રોત ઇન્ટરનેટ છે અને ઈન્ટરવ્યુ આપનાર ઇન્ટરનેટ હા ઈન્ટરવ્યુ લેનાર યુટ્યુબ વિડિઓઝ ઈન્ટરવ્યુ આપનાર હા યુ ટ્યુબ વિડિઓઝ ઇન્ટરનેટ હા મોટે ભાગે તે ઈન્ટરવ્યુ લેનાર આપે તૈયાર કરેલી નોંધો અથવા આપના મિત્રએ આપેલ કોઈ પણ પ્રકારની નોંધોનો સંદર્ભ લો છો ઈન્ટરવ્યુ આપનાર હા જેમ અહીં કરું છે તે રીતે અહીં કરું છે તેમ હું દરરોજ નોંધો તૈયાર કરતો હોઉં છું પરંતુ ક્યારેક મારા આયોજનમાં ફેરફાર હોય છે જેમ કે ક્યારેક હું નોંધો બનાવતો નથી મારી પાસે સારા પુસ્તકો અને એવું બધું છે હું ફક્ત મુખ્ય મુદ્દાઓ જોઈ લઉં છું જયારે હું ધોરણ 11 12 માં હતો ત્યારે મારી પાસે સારા પુસ્તકોનો સમૂહ હતો ઈન્ટરવ્યુ લેનાર તો ફક્ત SIBMનો જ નહિ પરંતુ આપના સમગ્ર શિક્ષણનો અનુભવ આપ અમને જણાવી શકો છો કે આપ પરીક્ષા પ્રત્યે કેવો અભિગમ ધરાવો છો ઈન્ટરવ્યુ આપનાર જેમ જેમ હું મોટો થયો તેમ જેમ આપણે MBA માં હોય છે તેમ ત્યાં પુસ્તકોનો આખો સમૂહ છે ઘણા બધા પુસ્તકો આથી જ આવા સમયે નોંધો અને શિક્ષકોની પીપીટી ખૂબ મહત્વની હોય છે જેમ કે 11માં 12માં આપણી પાસે એન ના થોડા પુસ્તકો છે આપણે જાણીએ છીએ કે આ વસ્તુઓનું મહત્વ વધતું જાય છે તે જે પણ હોય આપણે તેની નોંધ લેવી પડશે પરંતુ અહીં મને લાગે છે કે આટલું વિશાળ ઈન્ટરવ્યુ લેનાર ખરું ત્યાં વિષયો છે ઈન્ટરવ્યુ આપનાર અમારે શિક્ષકની નોંધો જોવી પડે અને તે પ્રાથમિક સ્રોત છે ત્યાર બાદ જો આપની પાસે સમય હોય અને આપને ખૂબ રસ હોય તો આપ પુસ્તકાલય જઈ અને એ પુસ્તકો જોઈ શકો ઈન્ટરવ્યુ લેનાર તો શિક્ષકની આ નોંધો મૂળભૂત રીતે આપ કેવી રીતે મેળવી શકો ઈન્ટરવ્યુ આપનાર હું પીપીટી ના ચિત્રો લઉં છું અને હા ઈન્ટરવ્યુ લેનાર આનાં ચિત્રો લેવાના ઈન્ટરવ્યુ આપનાર પીપીટી ઇન્ટરવ્યુઅરઈન્ટરવ્યુ લેનાર વ્યાખ્યાતા અમને તે આપે છે ઈન્ટરવ્યુ આપનાર હા અને ક્યારેક હું તેઓની પાસે પીપીટી માંગુ છું પણ થાય એવું છે કે તેઓ પીપીટી અમને આપવામાં થોડો સમય લે છે આથી હું તે સમયે જ ચિત્રો લઇ લઉં છું અને બધી લખી પણ લઉં છું આ રીતે હું બધું મેળવી લઉં છું અને હું તેને ડ્રાઈવ માં મૂકી દઉં છું વર્ગખંડના બધા સભ્યો માટેનું એક સામાન્ય ડ્રાઈવ જેથી બધા જ જોઈ શકે ઈન્ટરવ્યુ લેનાર તો શું દરેક માટે સામાન્ય ડ્રાઇવ ઉપલબ્ધ છે ઈન્ટરવ્યુ આપનાર હા બધે જ હું સી આર CR વર્ગ પ્રતિનિધિ છું તેથી એ કાર્ય હું કરું છું જેથી દરેકને તેનો લાભ મળે આ જ વાત છે કારણ કે હું માનું છું કે વર્ગમાં જે શીખવવામાં આવ્યું છે તે બાબતોનો તાગ મેળવવો અગત્યનું છે હું એ રીતે કરું છું ઈન્ટરવ્યુ લેનાર મને લાગે છે કે એ આપના માટે છે ખૂબ આભાર ઈન્ટરવ્યુ આપનાર આપનો ખૂબ ખૂબ આભાર ઈન્ટરવ્યુ આપનારમારું નામ હીત ઠક્કર છે હું મુંબઈનો છું અને મારી ઉંમર 21 વર્ષ છે હું સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ થી એમબીએ ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ કરી રહ્યો છું ઈન્ટરવ્યુ લેનાર તો હું શીખવા અને લેખન સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું આપ કેટલી વાર લખો છો ઈન્ટરવ્યુ આપનાર વારંવાર નહીં નિયમિત રીતે નહીં પરંતુ જ્યારે કંઇક મહત્વપૂર્ણ હોય ત્યારે હું નોંધી લઉં છું ઈન્ટરવ્યુ લેનાર મહત્વનું આપ કહી રહ્યા છો કે એવું વાતાવરણ કદાચ વર્ગમાં હોય વર્ગખંડમાં બરાબર ઈન્ટરવ્યુ આપનાર હા ઈન્ટરવ્યુ લેનાર લેખન માટે આપ વર્ગખંડમાં કોઈ પ્રકારની સામગ્રી લઇ જાઓ છો ઈન્ટરવ્યુ આપનાર હા હું એક નોંધપોથી રાખું છું જેમાં હું મને મહત્વની અને સંબંધિત હોય તેવી સામગ્રી લખી લઉં છું ઈન્ટરવ્યુ લેનાર બરાબર તો આપ નોંધપોથી રાખો છો જેમાં આપને કઈં મહત્વનું લાગે તે નોંધી લો છો ઈન્ટરવ્યુ આપનાર હા ઈન્ટરવ્યુ લેનાર સરસ આપને લાગે છે કે એવા સંજોગો હોય છે જ્યાં લાગે છે કે લખવું વધારે જરૂરી છે ઉદાહરણ તરીકે ચોક્કસ વિષય એક ચોક્કસ પ્રકારનું શિક્ષણ જ્યાં આપને લાગે કે લેખન વધુ જરૂરી છે એવું લાગે કે આપ સામાન્ય રીતે વધુ લખો છો ઈન્ટરવ્યુ આપનાર આપને એ વિષયમાં કેટલી રુચિ છે તેની પર આધારિત છે ઉદાહરણ તરીકે જો ફંડામેન્ટલ્સ ઓફ આંત્રપ્રિન્યોરશિપ જેમ કે આપને ગમતો હોય હું વ્યક્તિગત રીતે તે વિષયને પસંદ કરું છું તો એવું થઈ શકે કદાચ જે વિષયમાં મને રુચિ ના હોય તેના કરતા ધારો કે બીજો વિષય હોય તો કદાચ હું કેટલાક વધુ પ્રશ્નો અને ઉત્તર નોંધું આમ વિષય પર આધારીત છે ઈન્ટરવ્યુ લેનાર વિષય અને આપની રુચિ ઈન્ટરવ્યુ આપનાર રુચિ ઈન્ટરવ્યુ લેનાર ઠીક છે સરસ શું આપ અમને એ બતાવી શકો કે આપ જયારે પરીક્ષા માટે તૈયારી કરતા હો ત્યારે આપની પ્રક્રિયા કેવી હશે કલ્પના કરો કે બીજા દિવસે આપની પરીક્ષા છે પાછલી રાત્રે આપ તૈયારી શરૂ છો આપ કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો ઈન્ટરવ્યુ આપનાર હા હું પુસ્તકો વાંચવા કરતાં વધુ વિડિઓઝ જોવાનું પસંદ કરું છું તો હું તે વિષયને સંબંધિત વિડિઓઝ જોઈ શકું છું તેને નોંધી લઉં નોંધો તૈયાર કરું અને પછી શીખીશ ઈન્ટરવ્યુ લેનાર તો એક પ્રવૃત્તિ છે જ્યાં આપ વિડિઓઝ જુઓ છો ઈન્ટરવ્યુ આપનાર હા ઈન્ટરવ્યુ લેનાર આપના વિડિઓઝ કયા છેઆપ ક્યાં શોધશો ઈન્ટરવ્યુ આપનાર યુટ્યુબ અને ત્યાં વિવિધ સાઇટ્સ છે જ્યાં આપને મળે છે ઈન્ટરવ્યુ લેનાર શું આપને લાગે છે કે આ આવે છે ઈન્ટરવ્યુ આપનાર જ્યારે હું મારી SNAP પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે મેં હિટબુલ્સઆય 'Hitbullseye' તરીકે ઓળખાતી સાઇટ દ્વારા તૈયારી કરી હતી ઈન્ટરવ્યુ લેનાર હિટબુલ્સઆય ઈન્ટરવ્યુ આપનાર અરે હા ત્યાં સંબંધિત સામગ્રી હતી ઈન્ટરવ્યુ લેનાર અને આપ એવું પણ કહી રહ્યા છો કે વિડિઓ ની સાથે સાથે આપ નોંધપોથી પણ જ્યાં આપ ઈન્ટરવ્યુ આપનાર હા વિડિઓ માં જે કંઈપણ સમજવા યોગ્ય હોય હું તેને નોંધી લેતો અને પછી તેને પછી જોઉં છું ઈન્ટરવ્યુ લેનાર બરાબર સરસ વિડિઓઝ સિવાય આપ આપની શીખવાની પ્રવૃત્તિમાં કોઈ અન્ય સામગ્રીનો ઉપયોગ કરો છો થોડી ક્ષણ માટે કલ્પના કરો કે આપ બેઠા છો અને તૈયારી કરી રહ્યા છો આપની પાસે આપનું લેપટોપ ખુલ્લું છે અને આપ વિડિઓઝ જોઈ રહ્યા છો શીખતી વખતે લેપટોપ સિવાય અન્ય જે કંઈપણ આપ વાપરી રહ્યા છો ઈન્ટરવ્યુ આપનાર મારી પાસે એક નાની નોંધપોથી છે જેમાં હું વિડિઓ માંથી કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ ફરી નોંધી લઉં છું મહત્વની નોંધો માટે ત્યાં લાકડીની નોંધ રાખું છું ઈન્ટરવ્યુ લેનાર અને બીજી કોઈ સામગ્રી નહીં બરાબર ઈન્ટરવ્યુ આપનાર ના ઈન્ટરવ્યુ લેનાર મને લાગે છે કે તે જ છે ઈન્ટરવ્યુ આપનાર આભાર